નમસ્તે આજે હું નવા મોડ્યુલ પર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યો છું જે છે તણાવ મેમ્બર અત્યાર સુધી આપણે બોલ્ટેડ કનેક્શન્સ વેલ્ડેડ કનેક્શન્સ અને વિલક્ષણ કનેક્શન્સથી શરૂ થતા વિવિધ પ્રકારના કનેક્શન્સ વિશે ચર્ચા કરી છે હવે આપણે એક પછી એક મેમ્બર ડિઝાઇન પર જઈશું મેમ્બરનો અર્થ થાય છે કાં તો તે સંકુચિત મેમ્બર અથવા લવચીક મેમ્બર અથવા તણાવ મેમ્બર છે હવે આરસીસી સ્ટ્રક્ચરથી વિપરીત અહીં તણાવ મેમ્બર મહત્વની ભૂમિકા ભજવે છે જેમ કે આરસીસી સ્ટ્રક્ચરના કિસ્સામાં ડેપ્થ લોડ અથવા સ્વ વજન સામાન્ય રીતે સ્ટ્રક્ચર કમ્પ્રેશનમાંથી પસાર થાય છે અને ભાગ્યે જ તણાવ ચિત્રમાં આવે છે તેથી જ આપણે આવા પ્રકારના મેમ્બરનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણે આરસીસી ડિઝાઇન કરીએ છીએ પરંતુ માળખાના કિસ્સામાં જ્યાં તણાવ વારંવાર થાય છે આવા કિસ્સાઓમાં આપણે સ્ટીલ મેમ્બરનો ઉપયોગ કરવો પડશે જેથી સ્ટીલ તણાવ લઈ શકે તેથી ઔદ્યોગિક મકાન અથવા પુલના કિસ્સામાં ખાસ કરીને ટ્રસ્ટના મેમ્બર વિવિધ પ્રકારના લોડને કારણે તણાવમાં આવે છે જેવા કે પુલના કિસ્સામાં વાહનનો લોડ અને ઔદ્યોગિક માળખા માટે પવનનો લોડ ધરતીકંપનો લોડ વગેરે વિવિધ પ્રકારના લોડને કારણે આપણે જોયું છે કે ઘણા મેમ્બર અક્ષીય તણાવ હેઠળ પસાર થાય છે તો અમારો મતલબ એ છે કે જ્યારે આપણે ડિઝાઇન શીખીશું એટલે સ્ટીલ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન આપણે શીખવું પડશે કે તણાવ મેમ્બરને કેવી રીતે ડિઝાઇન કરવી આપણામાંથી ઘણાએ આરસીસીમાં તણાવ મેમ્બરની ડિઝાઇન શીખી નથી પરંતુ સ્ટીલના કિસ્સામાં આપણે જાણવું જરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે ઔદ્યોગિક માળખું બનાવવામાં આવે છે ત્યારે પવન જ્યારે ચિત્રમાં આવે છે અથવા ભૂકંપ ચિત્રમાં આવે છે ત્યારે અમુક કૉલમ સંકોચન અને અન્ય કૉલમ તણાવ હેઠળ જાય છે અને ફરીથી વિપરીત દિશાને કારણે ફરીથી જે કોલમ સંકોચન હતા તે તણાવ બની જાય છે અને જે પહેલા તણાવ હતા તે સંકોચન બની શકે છે તેથી આપણે ઔદ્યોગિક મકાન અથવા માળખાના કિસ્સામાં મેમ્બરને તણાવ અને સંકોચન બંને માટે ડિઝાઇન કરવી પડશે તો તે વસ્તુઓ આપણે એક પછી એક જોઈશું અને તમે જાણો છો કે તણાવ મેમ્બર્સ એટલે કોઈપણ પ્રકારના ક્રોસ વિભાગના હોઈ શકે છે તે કોણ વિભાગ હોઈ શકે છે તે ગોળાકાર વિભાગ હોઈ શકે છે તે I વિભાગ હોઈ શકે છે કોઈપણ પ્રકારના વિભાગનો ઉપયોગ કરી શકાય છે જો કે તેના ભૌમિતિક ગુણધર્મોના ફાયદાઓને કારણે આપણે તણાવ મેમ્બર તરીકે ગોળાકાર વિભાગનો ઉપયોગ કરીએ છીએ અથવા કેટલીકવાર આપણે કોણ વિભાગનો પણ ઉપયોગ કરીએ છીએ બરાબર તેથી જો આપણે જોઈએ કે ટ્રસ મેમ્બર સસ્પેન્શન પુલોમાં કેબલ્સ ઇમારતો માટે બ્રેકિંગ આ ઘણીવાર અક્ષીય તણાવ દળોને આધિન હોય છે જે યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને મેં કહ્યું તેમ કોઈપણ ક્રોસ સેક્શનલ રૂપરેખાંકનનો ઉપયોગ કરી શકાય છે જ્યાં ગોળાકાર સળિયા અને રોલ્ડ એન્ગલ સેક્શનનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકાય છે આ કેટલાક તણાવ મેમ્બરની એપ્લિકેશન છે જ્યાં કેબલ સ્ટેડ બ્રિજ ના કિસ્સામાં સ્ટે કેબલને તણાવ ડિઝાઇન કરવાની જરૂર છે અને તે જ રીતે ટ્રસ મેમ્બર્સના કિસ્સામાં થોડા સભ્યો તણાવમાં આવી જાય છે બ્રેસિંગના કિસ્સામાં આપણે બ્રેસિંગ ડિઝાઇન કરવાની જરૂર છે જે ટેન્સાઇલ એક્શનમાં આવે છે પર્લિનના કિસ્સામાં હેન્ગરને ટેકો આપતા ફ્લોર ડેક વગેરેના કિસ્સામાં આપણે તણાવ માટે ડિઝાઇન કરવી પડશે હવે તણાવ મેમ્બર પર આવીએ છીએ આપણે જોઈશું કે વિવિધ પ્રકારના વિભાગનો ઉપયોગ કરી શકાય છે આપણે ગોળાકાર વિભાગનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે લંબચોરસ અથવા ચોરસ વિભાગનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે કોણ વિભાગનો ઉપયોગ કરી શકીએ છીએ અને અલબત્ત આપણે એક પછી એક કોણ વિભાગને અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ આપણે આ રીતે પણ કોણ વિભાગ બનાવી શકીએ છીએ કહો કે આ એક કોણ છે અને આ બીજો કોણ છે જે ગસેટ પ્લેટ સાથે જોડાઈ રહ્યો છે આ પણ ક્યારેક આપણે ઉપયોગ કરીએ છીએ તો આ અહીં પણ લખેલું છે જો આપણે જોઈએ કે આ બે કોણ વિભાગ બોલ્ટ કનેક્શન સાથે ગસેટ પ્લેટ સાથે જોડાયેલા છે અથવા ચાર કોણ વિભાગ પણ જોડાયેલા છે તો આ રીતે આપણે કેટલાક કોણ વિભાગ બનાવી શકીએ છીએ પછી અન્ય વિવિધ પ્રકારના રૂપરેખાંકનો જેમ કે આ બે ચેનલ વિભાગો જે સામાન્ય રીતે આપણે કોલમ વિભાગ એટલે કમ્પ્રેશન મેમ્બર માટે ઉપયોગ કરીએ છીએ પરંતુ કેટલીકવાર આપણને તણાવ મેમ્બરની ડિઝાઇન માટે પણ જરૂર પડી શકે છે ફરીથી ચેનલ વિભાગ સામસામે તે કનેક્ટ થઈ શકે છે અને બૉક્સ બનાવવાનો કોણ વિભાગ આ રીતે પણ કનેક્ટ થઈ શકે છે અને ગસેટ પ્લેટ અને અન્ય વધારાની પ્લેટોના ઉપયોગ સાથે કોણ વિભાગ પણ આપણે બનાવી શકીએ છીએ એટલે કે વિભાગ બનાવવા માટે કોણ વિભાગનો ઉપયોગ કરો જે તણાવ મેમ્બર ડિઝાઇન માટે ઉપયોગી થશે હવે આપણે તાકાતને અસર કરતા વિવિધ ફેક્ટર વિશે ચર્ચા કરીશું એટલે આપણે ટેન્સાઈલ તાકાતને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું તો અહીં એક છે છિદ્ર એટલે બોલ્ટને કારણે છિદ્ર છે

તેથી જો આપણી પાસે પ્લેટ હોય અને જો આપણે છિદ્ર સાથે જોડાણ કરીએ તો વિભાગનો ચોખ્ખો વિસ્તાર ઘટશે તેથી જ જ્યારે આપણે ચોખ્ખા વિસ્તારની ગણતરી કરીશું અથવા ટેન્સાઈલ તાકાતની ગણતરી માટે આપણે બોલ્ટ છિદ્ર વિસ્તાર ઘટાડવો પડશે કારણ કે આ બોલ્ટ છિદ્ર તણાવ લઈ શકતું નથી તેથી જ છિદ્રની હાજરીના કિસ્સામાં તાકાતમાં ઘટાડો થશે પછી અન્ય પરિબળ મેમ્બરનું ભૂમિતિ પરિબળ છે ભૂમિતિ પરિબળ એ છે કે ગેજની લંબાઈ અને તેના વ્યાસ ગેજની લંબાઈનો નીચો ગુણોત્તર એટલે g અને વ્યાસ d નેટ વિભાગમાં સંકોચનમાં પરિણમે છે અને તેથી તે વધુ કાર્યક્ષમ છે એટલે કે જ્યારે g ભાગ્યા d ગુણોત્તર ઓછો હશે ત્યારે તે વધુ કાર્યક્ષમ હશે તેથી આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે પછી બીજું છે નરમાઈ પરિબળ જો મેમ્બર નરમ બને છે તો તે તેની તાકાતમાં વધારો કરે છે કારણ કે સભ્યની નરમાઈને કારણે તણાવનું વિતરણ પણ સમાન બને છે અને જો સભ્ય નમ્ર હોય તો તેના કારણે આપણે વધુ તાકાત મેળવી શકીએ છીએ પછી શેષ તાકાત શેષ તણાવના કિસ્સામાં જ્યાં થાક સામેલ હોય ત્યાં વધુ સ્પષ્ટ અસર થાય છે થાકના કિસ્સામાં આપણે શેષ તણાવની ગણતરી કરવી પડશે કે તે કેટલું હાજર છે તેથી તે મુજબ તેની કાળજી લેવી પડશે પછી આ ફાસ્ટનર્સનું અંતર પણ છે જો અંતર વ્યાસની તુલનામાં નજીક હોય તો બ્લોક શીયર નિષ્ફળતા તરફ દોરી જશે તેનો અર્થ એ છે કે જ્યારે મેમ્બર જોડાયેલ હોય ત્યારે તેના વ્યાસની સરખામણીમાં જો અંતર બ્લોક શીયર નિષ્ફળતાની શક્યતા કરતાં ઓછું હોય તો તેની પણ કાળજી લેવી પડશે આગળ શીયર લેગ અસર છે તણાવ મેમ્બર ડિઝાઇન કિસ્સામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે શીયર લેગ અસર હકીકતમાં કેટલીકવાર કુલ મેમ્બર ગસેટ પ્લેટ અથવા સિસ્ટમ સાથે જોડાયેલા હોતા નથી તેથી જ્યારે મેમ્બર તણાવને આધિન હોય છે તેથી તત્વના તમામ ભાગો અથવા મેમ્બર સીધા જોડાયેલા નથી પરિણામે સીધા જ તણાવમાં નથી આવતા તેથી તણાવ બળ તેના સમગ્ર વિભાગમાં યોગ્ય રીતે વિતરિત થતું નથી તેથી શીયર લેગ અસરનો અવકાશ છે જેથી શીયર લેગ ઈફેક્ટને કારણે મેમ્બરની તાકાત ઓછી થઈ જાય છે તેથી જ્યારે તે થાય ત્યારે ધારો કે મેમ્બરના કિસ્સામાં કહો કે એક ખૂણો ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે હવે જ્યારે તણાવ બળ લાગુ કરવામાં આવે છે તો આ ભાગ સીધો જ તણાવ હેઠળ હશે કારણ કે તે સીધો જોડાયેલ છે પરંતુ આ ભાગ તણાવ હેઠળ છે પરંતુ તે સમયે તે થશે નહીં થોડી ક્ષતિ હશે તેથી તે લેગીંગને કારણે શીયર લેગ ઈફેક્ટ ચિત્રમાં આવશે અને શીયર લેગ ઈફેક્ટને કારણે મેમ્બરની મજબૂતાઈ ઓછી થઈ જશે હવે ચોખ્ખી વિસ્તારની ગણતરી પર આવીએ છીએ કારણ કે ટેન્સાઈલ સભ્યના અક્ષીય ટેન્સાઈલ બળના કિસ્સામાં ચોખ્ખો વિસ્તાર વિશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે જ્યારે આપણે વિભાગની ઉપજ શોધીશું અથવા વિભાગનું ભંગાણ એટલે જ્યારે સભ્ય તણાવમાં હોય ત્યારે ભંગાણ તેના જટિલ વિભાગ સાથે ચિત્ર માં આવી શકે છે તો તેના માટે આપણે ચોખ્ખો વિસ્તાર શોધવાનું છે એટલે મૂળભૂત રીતે કુલ ક્ષેત્રફળ માઈનસ છિદ્ર નો એરિયા કારણ કે બોલ્ટની હાજરીને કારણે સભ્યો છિદ્ર બનાવે છે અને છિદ્ર તણાવ ન લઈ શકે તેથી જ્યારે આપણે ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવા જઈએ છીએ ત્યારે આપણે તે વિસ્તારને ઓછો કરવો પડશે એટલું જ નહીં કે તે કયા વિભાગમાં નિષ્ફળ જશે તેના માધ્યમથી આપણે ગણતરી કરવી પડશે ત્યાં ઘણા વિકલ્પો ચિત્રમાં આવશે જેના દ્વારા ત્યાં એક તક છે નિષ્ફળતાનો અર્થ થાય છે કે ભંગાણ નિષ્ફળતા થઈ શકે છે તેથી આપણે જુદા જુદા વિકલ્પોની ગણતરી કરવી પડશે અને પછી આપણે એ શોધવાનું છે કે કયો સૌથી મહત્વપૂર્ણ છે અને તે નિર્ણાયક વિભાગ મુજબ આપણે ભંગાણને કારણે તાકાત શું છે તે શોધવાનું છે તો આ રીતે આપણે તેને બનાવીશું તેથી મૂળભૂત રીતે ચોખ્ખા વિસ્તારનો અર્થ થાય છે ચોખ્ખા વિસ્તાર માઈનસ છિદ્ર નો વિસ્તાર તેથી આ એક સૂત્ર છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જો કે કેસમાં થોડો ફેરફાર થશે કહો કે જ્યારે પ્લેટ્સ સાંકળ બોલ્ટિંગમાં હોય ત્યારે આ સાચું છે આપણે જાણીએ છીએ કે જ્યારે બે પ્લેટ કનેક્શનમાં હોય છે અને તણાવ હેઠળ હોય ત્યારે P કહો અને બોલ્ટિંગ કનેક્શન્સ ચેઇન બોલ્ટિંગ વડે બને છે તેથી આ દિશામાં નિષ્ફળતાની તક હશે કારણ કે આ દિશામાં 1 1 કહો અથવા આ દિશામાં તો આ દિશામાં આ માર્ગ સાથે ચોખ્ખા વિભાગનો વિસ્તાર ઓછો હશે જો હું અહીં ધ્યાનમાં લઈશ તો ચોખ્ખા વિભાગનો વિસ્તાર b ✕ t હશે જો આ b છે પ્લેટની પહોળાઈ b છે અને જાડાઈ t છે તો કુલ વિસ્તાર b ✕ t હશે પરંતુ આ વિભાગો સાથેનો વિસ્તાર ઓછો હશે તે કુલ વિસ્તાર માઈનસ છિદ્ર વિસ્તાર છિદ્ર વિસ્તાર મતલબ કે જો છિદ્રનો વ્યાસ dh છે અને જો t જાડાઈ છે તો dh ✕ t જો n છિદ્રોની સંખ્યા હશે તો bt ˗ dh ✕ t ✕ n તેનો અર્થ એ થાય કે કુલ વિસ્તાર માઈનસ છિદ્ર વિસ્તાર તેથી હું Anet શોધી શકું છું કે ચોખ્ખો વિસ્તાર બરાબર b ˗ n ✕ dh ✕ t છે આ રીતે હું ચોખ્ખા વિસ્તારની સંખ્યાની ગણતરી કરી શકું છું જ્યાં t પ્લેટની જાડાઈ છે dh એ છિદ્રનો કુલ વ્યાસ છે અને b એ પ્લેટની પહોળાઈ છે અને n એ એક લીટીમાં બોલ્ટની સંખ્યા છે એક લીટીમાં બોલ્ટની સંખ્યા આ કિસ્સામાં 3 હશે તેથી આ રીતે આપણે સાંકળ બોલ્ટિંગના કિસ્સામાં ચોખ્ખા વિસ્તારની ગણતરી કરી શકીએ છીએ પરંતુ સ્ટેગર્ડ બોલ્ટ અથવા ઝિગ ઝેગ બોલ્ટ ના કિસ્સામાં આપણી પાસે અલગ સૂત્ર છે આપણે ઝિગ ઝેગ બોલ્ટ માં બોલ્ટ ચોક્કસ લાઇનમાં નથી તે ઝિગ ઝેગ રીતે વિતરિત થાય છે તેથી આપણે જાણવાની જરૂર છે ચોખ્ખા વિસ્તારની ગણતરી કેવી રીતે કરવી અને ચોખ્ખા વિસ્તારની ગણતરીનો અર્થ એ છે કે તે કેવી રીતે નિષ્ફળ જશે તે જોવાનું છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે બોલ્ટ કનેક્શન જો આના જેવું હોય તો તે આ રીતે નિષ્ફળ થઈ શકે છે આ રીતે કહો કે હું એક નામ આપી શકું છું કે 1 2 3 4 તેથી 1 2 3 4 સાથે નિષ્ફળતા આવી શકે છે આ દિશામાં પણ જો આ 5 હોય તો આ 6 એટલે 1 2 5 6 તો આ દિશામાં પણ તે નિષ્ફળ થઈ શકે છે 1 2 5 6 પણ તે નિષ્ફળ થઈ શકે છે 1 2 5 3 4 એટલે કે તે આ રીતે કનેક્ટ થઈ શકે છે પછી આ પછી આ તેથી ત્રણ વિકલ્પો છે જેના દ્વારા નિષ્ફળતા આવી શકે છે તો આપણે આ ત્રણ વૈકલ્પિક માર્ગો સાથે ચોખ્ખો વિસ્તાર શું છે તે શોધવાની જરૂર છે અને ચોખ્ખો વિસ્તાર શોધવા માટે ઓછામાં ઓછું સૌથી જટિલ હશે તેથી નિષ્ફળતા તે લાઇન પર પહેલા થશે તેથી જ આપણે ગણતરી કરવી પડશે અને સ્ટેગર્ડ જોઈન્ટના કિસ્સામાં તે દિશા હશે જો હું તે 1 2 3 4 ગણું તો દિશા અહીં 2 છિદ્ર વિસ્તાર હશે પરંતુ જો મારી પાસે આ કેસ માટે 1 2 5 6 છે હું જોઈ શકું છું કે તે દિશા 2 છે પરંતુ આમાં તાકાત મેળવવાની તક છે તેથી કાળજી લેવી પડશે તે ધ્યાનમાં લેવામાં આવશે કે વિભાગીય ક્ષેત્રના છિદ્રોને Psi2t4gગણવામાં આવશે તેથી આ ભાગ ps વર્ગ i ભાગ્યા tg કરવો પડશે તો તેનો અર્થ એ કે અહીં psi આ છે સ્ટેગર્ડ પિચના કિસ્સામાં psi એ પિચનું અંતર છે i મતલબ 1 2 3 4 આ સંખ્યાની જેમ સ્ટગ્ગર્ડ પીચ અને g આ અંતર હશે આ g છે તેથી સ્ટેજર્ડ એટલે કે ત્રાંસા પાથની સંખ્યા એક છે તેથી આ n ગુણ્યાં અર્થ 1 ગુણ્યાં આ ઉમેરવામાં આવશે તો આ કિસ્સામાં આપણે ચોખ્ખો વિસ્તાર શોધી શકીએ છીએ આ રીતે An b n ✕ dh એટલે કે તે કયા રસ્તે જઈ રહ્યો છે તે મુજબ ચિત્રમાં કેટલા બોલ્ટ આવે છે તે આપણે જોવાનું છે અને તે મુજબ n નક્કી કરવામાં આવશે અને પછી psi વર્ગ નો સરવાળો ભાગ્યા 4gi i એ સ્ટેગર્ડ રેખાની સંખ્યા છે અથવા તે વળેલી રેખા કે જેનામાંથી તે પસાર થાય છે તેથી અહીં ગુણ્યાં t તેથી અહીં b એ પ્લેટની પહોળાઈ છે અને t એ પ્લેટની જાડાઈ છે અને dh એ છિદ્રનો વ્યાસ છે જેનો અર્થ થાય છે બોલ્ટ વ્યાસ વત્તા 2 અથવા 2 મિલીમીટર સીધા પંચ કરેલા છિદ્રના કિસ્સામાં અને g એ બોલ્ટ છિદ્રો અને ph વચ્ચેની ગેજ લંબાઈ છે અગાઉની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેં બોલ્ટ છિદ્રની લાઇનની વચ્ચે બતાવેલ સ્ટેગર્ડ પિચ લંબાઈ છે જેનો અર્થ છે કે આ આકૃતિમાં આ સ્ટેગર્ડ પિચ હશે અને n એ નિર્ણાયક વિભાગમાં પડેલા બોલ્ટની સંખ્યા જેટલો છે અને i એ વળાંકવાળા તળાવોની સરેરાશ સંખ્યા છે જેનો અર્થ થાય છે કે આ કિસ્સામાં જો હું 1 2 5 6 1 2 5 ને ધ્યાનમાં લઈશ તો આ હશે 6 પછી n એ 1 છે અને 1 2 5 3 4 1 2 5 3 4 ના કિસ્સામાં n 2 છે તો આ રીતે આપણે વિચારણા કરીશું હવે જો ગેજ અંતર અને સ્ટેગર્ડ પિચ અંતર અલગ હોય તો કેવી રીતે ગણતરી કરવી તે એક બીજો કેસ છે જ્યાં પિચ અંતર અને ગેજ અંતર અલગ છે તો ઉદાહરણ તરીકે આ કેસ જ્યાં બે પ્લેટો લેગ જોઈન્ટ સાથે જોડાયેલ હોય છે તે ટેન્સાઈલ બળ કાર્ય કરે છે અને અહીં એક બોલ્ટ છે આ બીજો બોલ્ટ છે આ બીજો બોલ્ટ છે જેનો અર્થ છે કે તે આ 1 2 3 સાથે નિષ્ફળ થઈ શકે છે તેથી જો હું જોઉં કે નિષ્ફળતા 1 2 3 સાથે થશે તો થઈ શકે છે આ એક કેસ છે પછી બીજો કેસ થશે 1 2 4 4 એટલે આ અને આ જો હું માનું તો આ 5 છે અને આ 6 છે અને આ 7 છે તો 1 2 4 પછી 5 6 એટલે આ રીતે 1 2 4 5 6 આ રીતે બીજો અવકાશ એ છે કે 1 2 4 પછી 7 1 2 4 7 1 2 4 7 અને બીજું પણ 1 2 5 6 એટલે કે તે નિષ્ફળ થઈ શકે છે આ રીતે પણ હું બતાવી રહ્યો છું તો 1 2 5 પછી 6 એમ ચાર વિકલ્પો છે તો આપણી પાસે ચાર વિકલ્પો છે અને આપણે આ 4 રેખા સાથે ચોખ્ખો વિસ્તાર શોધવાનો છે પછી મારે એ શોધવું પડશે કે ન્યૂનતમ અને ન્યૂનતમ એક ચોખ્ખો વિસ્તાર હશે જેના માટે તે નિષ્ફળ થઈ શકે છે તેથી હું એક પછી એક ગણતરી કરીશ અને પછી હું ચોખ્ખો વિસ્તાર શોધવાનો પ્રયત્ન કરીશ તો આ કિસ્સામાં હું ચોખ્ખા વિસ્તાર કહો Anet ની ગણતરી કેવી રીતે કરી શકું તેથી આ કિસ્સામાં તે b ndPs124g1Ps224g2t હશે તો આ કેસ વાસ્તવમાં 1 2 4 5 6 છે આ કેસમાં આ કેસ નવો હશે તો આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે એ કે b માઈનસ nd અહીં n એ 3 હશે અને આ એક ps1 છે આ હું ps1 કહી શકું છું અને આ ps2 છે કારણ કે આ 1 2 4 પછી 4 5 થી આવી રહ્યું છે તેથી તે ps2 છે તો Ps14g1 આ g1 છે અને જો માફ કરશો તો આ g1 છે અને આ g2 છે તેથી જો હું તે 4g1 અને પછીPs224g2ગણું તો હું આ રીતે ગણતરી કરી શકું છું પરંતુ જો હું ધ્યાનમાં લઈશ કે તે 1 2 5 6 સાથે નિષ્ફળ થઈ રહ્યું છે તેનો અર્થ 1 2 5 6 છે તો આ કિસ્સામાં તે હશે b nd n એટલે 1 ગુણ્યાં d પછી આ કિસ્સામાં મારે ધ્યાનમાં લેવું જોઈએ કે આ ps3 કહો ps3 વર્ગ છે ત્યાં સુધીમાં આ g1 વત્તા g2 હશે એટલે કે આ ચોક્કસ કેસ માટે 4g1 વત્તા g2 ગુણ્યાં t હશે આ An હશે તેથી દરેક કેસમાં આપણે ધ્યાનમાં લેવું પડશે કે An મૂલ્ય શું છે અને તે મુજબ આપણે સૌથી મહત્વપૂર્ણ શોધવાનું છે બરાબર તો હવે હું આ ચિત્રમાં તે જ વસ્તુ બતાવીશ જેથી કોઈ સમજી શકે જે મેં ચર્ચા પણ કરી છે તેનો સારાંશ આપવા માટે આપણે કહી શકીએ કે ચોખ્ખો વિસ્તાર Anet આપણે t તેની ગણતરી કરી શકીએ જ્યાં t પ્લેટની જાડાઈ dh એ પ્લેટનો કુલ વ્યાસ છે b એ પ્લેટની પહોળાઈ છે અને n એ એક લીટીમાં બોલ્ટની સંખ્યા છે તેથી આ એક લીટીમાં બોલ્ટની સંખ્યાનો અર્થ છે કે આ લીટીમાં કેટલા બોલ્ટ તેથી આ કિસ્સામાં તે 3 હશે તેથી ચેઇન બોલ્ટિંગ માટે હું ચોખ્ખો વિસ્તાર સરળતાથી શોધી શકું છું કારણ કે કુલ વિસ્તાર જે t તેથી હું આ રીતે ગણતરી કરી શકું છું પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે ઝિગ ઝેગ બોલ્ટિંગ માટેનો ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવી પડે તેથી ઝિગ ઝેગ બોલ્ટિંગના કિસ્સામાં આપણે બે બાબતોની ચર્ચા કરી છે એક એ છે કે જો આ psi છે અથવા s ગમે તે આપણે કહી શકીએ જો આ સમાન છે તેનો અર્થ એ કે તો તે ફરીથી આના જેવું થશે જો આ તે આના જેવું થશે એટલે કે અહીં s સમાન છે અને જો g અંતર પણ સમાન છે તો હું તે વિભાગીય ક્ષેત્રના છિદ્રોનો સરવાળો લખી શકું છું જે તે Psi2t4gi હશે અને મેં કહ્યું તેમ નિષ્ફળતા 1 2 3 4 સાથે થશે તેથી આ દિશામાં નિષ્ફળતા આવી શકે છે 1 2 5 6 માં નિષ્ફળતા આવી શકે છે ફરીથી 1 2 5 3 4 માં નિષ્ફળતા આવી શકે છે તેથી જો હું 1 2 5 3 4 સાથે નિષ્ફળતા ગણું તો n 2 હશે કારણ કે વળેલી રેખાની સંખ્યા 2 છે તેથી n 2 હશે તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ અને સૂત્ર આપણે જાણીએ છીએ કે An એ b ndhPsi24git હશે તેથી પેરામીટરનું નામ મેં જણાવ્યું છે જેમ કે n એ નિર્ણાયક વિભાગમાં બોલ્ટ છિદ્રોની સંખ્યા છે એટલે કે હું કયા વિભાગોમાંથી પસાર થઈ રહ્યો છું તે મુજબ હું બોલ્ટ છિદ્રોની સંખ્યા શોધી શકું છું અને ps એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બોલ્ટ છિદ્રોની લાઇન વચ્ચેની સ્ટેગર્ડ પિચ લંબાઈ છે g એ d બોલ્ટ છિદ્રો વચ્ચેની ગેજ લંબાઈ છે અને અગાઉ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે dh એ બોલ્ટ છિદ્રનો વ્યાસ છે અને b અને t અનુક્રમે પ્લેટની પહોળાઈ અને જાડાઈ છે તેથી ચોખ્ખા વિસ્તારની ગણતરી કરી શકાય છે હવે જો અલગ અલગ કેસ માટે સ્ટગ્ગર્ડ પિચ અલગ હોય તો ઉદાહરણ તરીકે આ કેસ કહો તો આ કિસ્સામાં આ ps2 અથવા s2 છે અને આ ps1 અથવા s1 છે આપણે નોંધ કરી શકીએ છીએ અને જો આપણે અહીં જોઈએ છીએ કે s1 અને s2 અલગ છે તેનો અર્થ એ છે કે આ બોલ્ટ્સ આમાં નથી દિશા એટલે કે 1 2 3 લાઇનમાં સ્થિત નથી તેથી આ કિસ્સામાં આપણે વ્યક્તિગત સ્ટેગર્ડ અંતરને ધ્યાનમાં લઈને ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવી પડશે તેથી જો હું 1 2 4 5 6 ની સાથે ચોખ્ખો વિસ્તાર ધ્યાનમાં લઉં તો ત્યાં બે વળેલી રેખા છે એક આ છે આ માટે મારે આ Ps224g2 બનાવવો પડશે અને આ માટે મારે Ps124g1 ઉમેરવું પડશે અને ચોખ્ખો વિસ્તાર હું આ રીતે શોધી શકું છું તો આ b ndhPs124giPs224g2t હશે અને નિષ્ફળતા જુદી જુદી રીતે થઈ શકે છે અને તેથી ચોખ્ખા વિસ્તારની ગણતરી માટે મારે 1 2 3 1 2 4 5 6 1 2 5 6 અને 1 2 માટે ચોખ્ખા વિસ્તારની ગણતરીનો નિર્ણાયક માર્ગ અથવા રેખા શોધવાની રહેશે તેથી હું આ ચાર કિસ્સાઓ માટે ચોખ્ખા વિસ્તારની ગણતરી કરીશ અને ન્યૂનતમ જટિલ હશે જેના દ્વારા નિષ્ફળતા થશે ખરું તેથી જોઈને આપણે કહી શકતા નથી કે તે કઈ રેખામાં નિષ્ફળ થઈ રહ્યો છે તેથી મારે ગણતરી કરવી પડશે અને પછી મારે શોધવું પડશે કે કઈ રેખા સૌથી વધુ નિર્ણાયક હશે તેથી આ સાથે હું આજના વ્યાખ્યાનને સમાપ્ત કરવા માંગુ છું કારણ કે સમય પરવાનગી આપતો નથી તો બીજા દિવસે હું એક ઉદાહરણ જોઈશ અને બતાવીશ કે ચોખ્ખા વિસ્તારની ગણતરી કેવી રીતે થશે આભાર